શુભ બપોર છેલ્લા વર્ગમાં આપણે ખર્ચની દેખરેખ અને મોનીટરીંગ અર્ન્ડ વેલ્યુ વિશે ચર્ચા કરી હવે ચાલો જોઈએ કે આપણે મોનિટરિંગ પ્રવૃત્તિઓને કેવી રીતે પ્રાથમિકતા આપી શકીએ આપણે પ્રથમ જોઈશું કે પહેલા મોનિટરિંગ ને કેવી રીતે પ્રાથમિકતા આપવી પછી આપણે જોઈશું કે જો કોઈ પ્રોજેક્ટ માં વિલંબ થઈ રહ્યો હોય તો પછી પ્રોજેક્ટ ને મૂળ લક્ષ્ય પર કેવી રીતે પાછો લાવવો હજી સુધી આપણે ધાર્યું છે કે કોઈ પ્રોજેક્ટ ના તમામ પાસા મોનીટરીંગ ની દ્રષ્ટિએ સમાન સારવાર પ્રાપ્ત કરશે તેનો અર્થ એ કે મોનિટરિંગ દરમિયાન આપણે બધી પ્રવૃત્તિઓનો સમાન રીતે જોઈશું આપણે ધાર્યું છે કે મોનિટરિંગ દરમિયાન તમામ પ્રવૃત્તિઓ સમાન સારવાર પ્રાપ્ત કરશે પરંતુ ખરેખર વ્યવહારમાં આમ બનતું નથી કેટલીક પ્રવૃત્તિઓને વધુ પ્રાધાન્યતાની જરૂર પડશે જ્યારે કેટલીક પ્રવૃત્તિઓને ઓછી અગ્રતાની જરૂર રહેશે હવે ચાલો જોઈએ કે આપણે કેવી રીતે વિવિધ પ્રવૃત્તિઓને અગ્રતા આપી શકીએ ઉદાહરણ તરીકે જે પ્રવૃત્તિઓ ક્રિટિકલ પાથ માં છે તેને મહત્તમ પ્રાધાન્ય આપવું જોઈએ પછી આપણે ફ્લોટ વિનાની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી શકીએ છીએ પછી આપણે જે પ્રવૃત્તિઓ સ્પેસિફાઇડ ફ્લોટ કરતા ઓછી હોય તેને પ્રાધાન્ય આપી શકીએ પછી આપણે વધુ જોખમવાળી પ્રવૃત્તિઓને અગ્રતા આપી શકીએ છીએ અને છેલ્લે આપણે તે પ્રવૃત્તિઓને અગ્રતા આપવાનું પણ વિચારી શકીએ છીએ જે ક્રિટીકલ સંસાધનો નો ઉપયોગ કરી રહી છે તે રીતે આપણે કેટલાક પરિમાણો ના આધારે વિવિધ પ્રવૃત્તિઓને અગ્રતા આપીશું આપણે પ્રથમ ક્રિટિકલ પાથ પ્રવૃત્તિઓ વિશે જોઈશું આપણે જાણીએ છીએ કે જો ક્રિટિકલ પાથ પર રહેલી કોઈ પ્રવૃત્તિમાં વિલંબ થતો હોય તો તે સ્પષ્ટપણે આખા પ્રોજેક્ટ ની સમાપ્તિમાં વિલંબનું કારણ બનશે તેથી નજીકના નિરીક્ષણ દરમિયાન ક્રિટિકલ પાથ પ્રવૃત્તિઓને ખૂબ ઉચ્ચ અગ્રતા આપવી પડશે અન્યથા પ્રોજેક્ટ ની સમાપ્તિની તારીખ માં વિલંબ થશે અને આપણે ટાર્ગેટ લાઈન ને પૂર્ણ કરી શકીશું નહી તેથી ક્રિટિકલ પાથ પ્રવૃત્તિઓનો અર્થ એ કે આ પ્રવૃત્તિઓને ખૂબ ઉચ્ચ અગ્રતા આપવી આવશ્યક છે તેવી જ રીતે એવી પ્રવૃત્તિઓ કે જેમાં ફ્રી ફ્લોટ નથી તેમને પણ મોનિટરિંગ દરમિયાન થોડી અગ્રતા આપવી જોઈએ પહેલાનાં કેટલાક વ્યાખ્યાનો માં આપણે ફ્રી ફ્લોટ શું છે તેની ચર્ચા કરી છે ફ્રી ફ્લોટ એ એવા સમયના જથ્થાને રજૂ કરે છે જે કોઈ અનુગામી પ્રવૃત્તિને અસર કર્યા વિના પ્રવૃત્તિ ને વિલંબિત કરી શકે છે તેથી કેટલીક પ્રવૃત્તિઓ સાથે થોડો ફ્રી સમય ઉપલબ્ધ છે જેથી જો થોડી તાકીદ થાય તો થોડો વિલંબ સ્વીકારી શકાય છે જેથી ફ્રી સમય નો ઉપયોગ કરી શકાય તેથી આપણે ફ્રી ફ્લોટ ને સ્લેક ટાઇમ અથવા ફ્રી ટાઇમ તરીકે વ્યાખ્યાયિત કરીએ તે એવો સમય છે જ્યા કોઈ પ્રવૃત્તિમાં વિલંબ થઈ શકે છે જેથી પછીની અન્ય પ્રવૃત્તિઓ પર અસર થશે નહીં અને લક્ષ્યની તારીખો ને અસર થશે નહીં હવે જો તમને કોઈ પ્રવૃત્તિમાં વિલંબ દેખાય જેમાં કોઈ ફ્રી ફ્લોટ નથી તો તે પછીની કેટલીક પ્રવૃત્તિમાં વિલંબ થશે જો વિલંબ કુલ ફ્લોટ ના મૂલ્ય કરતા ઓછો હોય તો પછી શું થશે તો પછી તે પ્રોજેક્ટ ની સમાપ્તિની તારીખમાં વિલંબ થશે નહીં પરંતુ જો વિલંબ કુલ ફ્લોટ કરતા વધુ હોય તો તે અન્ય પ્રવૃત્તિઓને અસર કરી શકે છે જે પ્રોજેક્ટ ની સમાપ્તિની તારીખમાં વિલંબ કરશે હવે પછીના વિલંબની અસર એવી રીતે થઈ શકે છે કે એક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિને અસર કરે છે અને બીજી પ્રવૃત્તિ આગામી પ્રવૃત્તિને અસર કરી રહી છે જો આપણે પછીની પ્રવૃત્તિઓમાં તેમની અમલની તારીખ બદલીએ છીએ જ્યારે તેઓ વિલંબિત થાય છે તો બદલામાં આખા પ્રોજેક્ટ ની સમાપ્તિ ની તારીખમાં વિલંબ થશે તેથી પછીના વિલંબ ને કારણે રિસોર્સ શેડ્યૂલ પર પણ ગંભીર અસર થઈ શકે છે કારણ કે ત્યારબાદની પ્રવૃત્તિમાં વિલંબ થવાનો અર્થ એ છે કે પ્રવૃત્તિ માટે સોંપાયેલ રિસોર્સ હવે તે પ્રવૃત્તિ પૂર્ણ કરવા માટે ઉપલબ્ધ નથી અને અન્ય પ્રવૃત્તિઓ હવે તે પ્રવૃત્તિ દ્વારા રાખવામાં આવેલા રિસોર્સ ની રાહ જોશે જેની પાસે કોઈ ફ્લોટ નથી અને તેમાં વિલંબ થઈ રહ્યો છે તેથી મોનિટરિંગ પ્રક્રિયા દરમિયાન આ પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય આપવું જોઈએ હવે ચાલો આપણે એવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપીએ જેની પાસે સ્પેસિફાઇડ ફ્લોટ કરતા ઓછું ફ્લોટ હોય ઉદાહરણ તરીકે જો ફ્લોટ એક અઠવાડિયા નો હોય અને જો પ્રવૃત્તિમાં એક અઠવાડિયાથી વધુ મોડું થાય તો પછી શું થશે સ્વાભાવિક છે કે પછીની પ્રવૃત્તિઓની અંતિમ તારીખ ચૂકી જવાશે તેથી જ આપણે સ્પેસિફાઇડ ફ્લોટ કરતા ઓછા એક અઠવાડિયા અથવા બે અઠવાડિયા કે તેના જેવી પ્રવૃત્તિઓને પણ થોડી અગ્રતા આપવી જોઈએ તેથી જો કોઈ પ્રવૃત્તિમાં ખૂબ ઓછું ફ્લોટ હોય એક અઠવાડિયા અથવા તેથી ઓછું તો પછી નિયમિત પ્રવૃત્તિ મોનિટરિંગ દરમિયાન કોઈ સમસ્યા પ્રોજેક્ટ મેનેજર ના ધ્યાન પર લાવે તે પહેલાં આ ફ્લોટ નો ઉપયોગ કરી શકે છે અને તેથી શું થશે આ પ્રવૃત્તિ માટે જેનો ફ્લોટ સ્પેસિફાઇડ ફ્લોટ કરતા ઓછો હોય જો આખો ફ્રી સમય વિલંબને કારણે ખર્ચી નાખ્યો હોય તો પછી શું થશે તે એક ક્રિટિકલ પ્રવૃત્તિ બની જશે અને આ એક સમસ્યા છે તેથી તે પ્રવૃત્તિઓ કે જે સ્પેસિફાઇડ ફ્લોટ કરતા ઓછી હોય છે તેની નજીક થી દેખરેખ રાખવી એ સામાન્ય પ્રથા છે એ જ રીતે મોનીટરીંગ દરમિયાન વધુ જોખમવાળી પ્રવૃત્તિઓને પણ થોડી અગ્રતા આપવી જોઈએ કેટલાક કેસોમાં વધુ જોખમવાળી પ્રવૃત્તિઓનો સમૂહ ઓળખાયો હોવો જોઈએ જો આ વધુ જોખમવાળી પ્રવૃત્તિઓમાં કોઈ ડેડ લાઈન ચૂકી જાય તો પછી ગંભીર પરિણામો આવશે તેથી જ પ્રથમ આપણે પ્રારંભિક રીસ્ક પ્રોફાઈલિંગ નાં ભાગ રૂપે વધુ જોખમવાળી પ્રવૃત્તિઓનો સમૂહ ઓળખવો પડશે હું આશા રાખું છું કે તમે રીસ્ક હેન્ડલિંગ મેથોડોલોજીસ માં આ વિશે વધુ વાંચશો તેથી પહેલા આપણે વધુ જોખમવાળી પ્રવૃત્તિઓનો સમૂહ ઓળખવો પડશે અને પછી જો તમે PERT નો ઉપયોગ કરો તો શું થશે તમે સરળતાથી ઓળખી શકો છો કે કઈ વધુ જોખમવાળી પ્રવૃત્તિઓ છે આપણે તે પ્રવૃત્તિઓ માટે વધુ જોખમ માનવું જોઈએ જેમાં અંદાજિત અવધિ માં ભિન્નતા વધુ હોય છે તેથી જે પ્રવૃત્તિઓમાં ભિન્નતા વધુ હોય તે ખૂબ જોખમી માનવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરતી વખતે તમારે તેમને પ્રાધાન્ય આપવું જોઈએ તેથી આ પ્રવૃત્તિઓ નું ખૂબ નજીકથી ધ્યાન આપવામાં આવશે તેમની ખૂબ નજીકથી દેખરેખ રાખવી જોઈએ કારણ કે તેઓ શેડ્યૂલ ને વટાવી લેશે અથવા તેઓ બજેટ કરતાં વધુ ખર્ચ કરશે તેવી સંભાવના છે નિરીક્ષણ કરતી વખતે તમારે આ પ્રવૃત્તિઓને સંચાલિત કરવા માટે પૂરતું ધ્યાન અને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ કેટલાક સંસાધનો છે જે ખૂબ જ ક્રિટિકલ છે અને તે ક્રિટિકલ સંસાધનો ખૂબ ઓછા છે તેથી જે પ્રવૃત્તિઓ આ નિર્ણાયક સંસાધનો નો ઉપયોગ કરી રહી છે તેના પર પણ ખૂબ કાળજીપૂર્વક દેખરેખ રાખવી પડશે પ્રવૃત્તિઓ નિર્ણાયક હોઈ શકે છે કારણ કે તે ખૂબ ખર્ચાળ હોઈ શકે છે ઉદાહરણ તરીકે તમે સ્પેશ્યલાઈઝડ કોન્ટ્રાકટ પ્રોગ્રામરો ના કેસ પર વિચાર કરી શકો છો તે કોન્ટ્રાકટ પ્રોગ્રામરો ખૂબ ખર્ચાળ છે તે સ્પેશ્યલાઈઝડ કોન્ટ્રાકટ પ્રોગ્રામરો નો ઉપયોગ કરતી પ્રવૃત્તિઓ ખૂબ જ ક્રિટિકલ છે આ કોન્ટ્રાકટ પ્રોગ્રામરો ફક્ત થોડા દિવસો માટે લેવામાં આવે છે જો તે થોડા દિવસોમાં એટલે કે ઉદાહરણ તરીકે 1 મહિના માં તમે કાર્ય પૂર્ણ કરી શકતા નથી તો તેઓ એક મહિનાથી વધારે રહી શકતા નથી અથવા જો તેઓ રહેશે તો ફરીથી તેઓ વધારાની રકમ લેશે તેથી જ પ્રવૃત્તિઓ ખર્ચાળ હોવાને કારણે પણ ક્રિટિકલ બની શકે છે સ્ટાફ અથવા અન્ય સંસાધનો ફક્ત મર્યાદિત અવધિ માટે ઉપલબ્ધ હશે જેમ કે મેં તમને કહ્યું છે કે વિશિષ્ટ કોન્ટ્રાકટ પ્રોગ્રામરો એક મહિનાની પ્રવૃત્તિ માટે ઉપલબ્ધ હોઈ શકે છે જો તમે એક મહિના ની અંદર તમારું કાર્ય સમાપ્ત નહીં કરો તો તેઓ રહેશે નહીં અથવા તેઓ રોકાશે તો પણ તેઓ ખૂબ વધારે રકમ લેશે તેથી જ જ્યારે તમે મોનિટર કરી રહ્યા હો ત્યારે તમારે તેમને વિશેષ પ્રાધાન્ય આપવું પડશે અને તમારે તેમની પ્રગતિ ની નજીકથી દેખરેખ રાખવી પડશે સ્ટાફ અથવા અન્ય સંસાધનો ફક્ત મર્યાદિત અવધિ માટે ઉપલબ્ધ હોઈ શકે છે ખાસ કરીને જો તેઓ પ્રોજેક્ટ ટીમ ની બહાર નિયંત્રિત હોય હવે કોઈ પણ સંજોગોમાં એક પ્રવૃત્તિ કે જે ક્રિટિકલ સંસાધન ની માંગ કરે છે તેના માટે ઉચ્ચ સ્તર નું મોનિટરિંગ આવશ્યક છે જો પ્રોજેક્ટ માં કેટલીક પ્રવૃત્તિઓ હોય કે જે ક્રિટિકલ સ્રોતની માંગ કરે છે તેઓને ઉચ્ચ અગ્રતા સાથે મોનિટર કરવી પડશે હવે આપણે પ્રોજેક્ટ મોનીટરીંગ નું બીજું પાસું જોઈશું કેવી રીતે પ્રોજેક્ટ ને પાછા લક્ષ્ય પર લાવવો ધારો કે તમે કોઈ પ્લાન બનાવ્યો છે પરંતુ પ્રોજેક્ટ શેડ્યૂલ મુજબ આગળ વધી રહ્યો નથી અને તે પાછળ ચાલે છે તેથી પ્રોજેક્ટ ને મૂળ લક્ષ્ય પર પાછા લાવવા માટે આપણે કયા પગલા લઈ શકીએ લગભગ કોઈ પણ પ્રોજેક્ટ વિલંબ અને અણધારી ઇવેન્ટ્સ નો ભોગ બનશે જે આપણા નિયંત્રણ માં નથી પ્રોજેક્ટ મેનેજર નાં કાર્યોમાંનું એક કાર્ય એ છે કે આ વિલંબ અથવા અન્ય અણધારી ઘટનાઓ ક્યારે બનતી હોય છે તે ઓળખવું આ અનપેક્ષિત ઘટનાઓ અથવા વિલંબ ક્યારે થાય છે તે ઓળખવા માટે પ્રોજેક્ટ મેનેજર નું એક મહત્વપૂર્ણ કાર્ય છે પ્રોજેક્ટ માં ઓછામાં ઓછા વિલંબ અને વિક્ષેપ સાથે તેણે સમસ્યાનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ મોટાભાગના કિસ્સાઓમાં પ્રોજેક્ટ મેનેજરે સુનિશ્ચિત કરવું જોઈએ કે શેડ્યૂલ થયેલ પ્રોજેક્ટની સમાપ્તિ તારીખ બિન અસરગ્રસ્ત રહેવી જોઈએ આ ઘણી રીતે કરી શકાય છે આપણે કેટલીક રીતો જોઈશું કે સમસ્યાઓ હોવા છતાં પણ પ્રોજેક્ટ ની સમાપ્તિ તારીખ બિન અસરગ્રસ્ત રહેશે બાકીની કેટલીક પ્રવૃત્તિઓ ટૂંકી કરીને આ કરી શકાય છે આપણે એક્ઝેક્યુશન નો સમય ઘટાડી શકીએ છીએ અથવા બાકીના પ્રોજેક્ટ ની એકંદર અવધિ ટૂંકાવી શકીએ છીએ જો ઉદાહરણ તરીકે કુલ પ્રોજેક્ટ ની અવધિ 1 વર્ષ છે અને 6 મહિના દ્વારા જો 50 ટકા પ્રવૃત્તિઓ સમાપ્ત નહીં થાય તો બાકીના પ્રોજેક્ટ ની એકંદર અવધિ ઘટાડવી પડશે તો આ વિવિધ રીતો છે કે જેના દ્વારા આપણે પ્રોજેક્ટ ને મૂળ શેડ્યૂલ અથવા મૂળ લક્ષ્ય પર પાછા લાવી શકીએ પરંતુ પ્લાન ને ખલેલ પહોંચાડવી એ હંમેશાં સૌથી યોગ્ય પ્રતિસાદ હોતો નથી ઓવરટાઇમ પેમેન્ટ માં નોંધપાત્ર રકમ ખર્ચ કરવી પણ યોગ્ય નથી તમને મેનપાવર મળશે કે નહિ એ પણ નક્કી નથી અથવા કોઈ પ્રોજેક્ટ ને ઝડપ થી આગળ વધારવા માટે તમે તમારા હાલના કર્મચારીઓને ઓવરટાઈમ આપશો અને ખાસ કરીને જો ગ્રાહક ડિલિવરી અંગે વધારે પડતો ચિંતિત નથી જો તે સ્વીકારે છે કે ડિલિવરી ની તારીખ થોડી મોડી આવી શકે છે તો પછી વધારાના પૈસા ચૂકવીને તેમને ઓવરટાઇમ આપવાનો અર્થ નથી આપણી પાસે બે મુખ્ય વ્યૂહરચના છે એક વ્યૂહરચના એ ક્રિટિકલ પાથ ને ટૂંકો કરવાનો છે બીજી વ્યૂહરચના એ કેટલીક પ્રવૃત્તિઓની પ્રાધાન્યતાની આવશ્યકતામાં ફેરફાર કરવાનો છે ચાલો પહેલા આપણે જોઈએ કે ક્રિટિકલ પાથ કેવી રીતે ટૂંકો કરવો જે આપણને ટાર્ગેટ તારીખ પર પાછા લાવી શકે છે પ્રોજેક્ટ નું ઓવરઓલ ડ્યુરેશન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે ક્રિટિકલ પાથ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી જો તમે ફક્ત બિન ક્રિટિકલ પાથ પ્રવૃત્તિઓને ઝડપી બનાવવાનો પ્રયાસ કરશો તો તે સમસ્યા ને હલ કરશે નહીં તે પ્રોજેક્ટ ની સમાપ્તિની તારીખ આગળ લાવશે નહીં આ સમસ્યા નું સમાધાન ઘણી રીતે કરી શકાય છે પ્રથમ રસ્તો રિસોર્સ ઉમેરવાનો છે તમે વધુ રિસોર્સ ઉમેરી શકો છો ખાસ કરીને વધુ સ્ટાફ ના સભ્યો પરંતુ અલબત્ત આનાથી ખર્ચ વધુ થશે પછી સહવર્તી રિસોર્સ નો ઉપયોગ વધારવો જો કેટલીક પ્રવૃત્તિઓ સમાંતર ચાલી શકે છે તો સહવર્તી સંસાધનો સોંપો કદાચ સહવર્તી મેનપાવર અથવા સમકાલીન કમ્પ્યુટર્સ અથવા સહવર્તી આઉટપુટ ડિવાઇસીસ અથવા સહવર્તી ઇનપુટ ડિવાઇસીસ જેથી કેટલીક પ્રવૃત્તિઓ સમાંતર ચાલી શકે ક્રિટિકલ પ્રવૃત્તિઓમાં સ્ટાફ ફરીથી સોંપવો તેથી કેટલાક કર્મચારીઓને બિન ક્રિટિકલ પ્રવૃત્તિઓથી દૂર કરો અને તેમને ક્રિટિકલ પાથ પર રહેલી પ્રવૃત્તિઓમાં રાખો અથવા પછી તમે મૂળ અવકાશ ઘટાડી શકો છો હવે જો આપણે જોઈએ કે બધા અવકાશ ને હાંસલ કરવું શક્ય નથી તો ગુણવત્તા ને ઘટાડવાનો છેલ્લો વિકલ્પ છે જો મર્યાદિત સમય સાથે ઇચ્છિત ગુણવત્તા પ્રાપ્ત કરવી શક્ય ન હોય તો તમને ગુણવત્તા ઘટાડવાની ફરજ પાડવામાં આવશે જેથી પ્રોજેક્ટ મૂળ તારીખે પૂર્ણ થઈ શકે તો હવે ચાલો જોઈએ કે ક્રિટિકલ પાથ ને કેવી રીતે ટૂંકાવી શકાય આપણે પ્રોજેક્ટ ને શેડ્યૂલ પર પાછો લાવવા ક્રિટિકલ પ્રવૃત્તિઓ માટેનો સમયગાળો ઘટાડવાનો પ્રયાસ કરી શકીએ છીએ તેથી ક્રિટિકલ પાથ અથવા મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચલાવવા માટે જરૂરી સમય હવે ઘટાડવામાં આવશે આપણે પ્રોજેક્ટ ને મૂળ લક્ષ્ય પર લાવ્યા ન હોય ત્યાં સુધી આ ચાલુ રાખવું જોઈએ પરંતુ જો આ પ્રવૃત્તિ અનુત્પાદક અથવા કોસ્ટ ઇફેક્ટિવ ન હોય તો તેને રોકવી પડશે ક્રિટિકલ પાથ ટૂંકાવી દેવાથી કેટલાક અન્ય પાથ ક્રિટિકલ બની શકે છે નોંધનીય છે કે જ્યારે તમે કોઈ ક્રિટિકલ પાથ ટૂંકાવી રહ્યા હોવ તો પછી એવું થઈ શકે કે એક અથવા એક કરતા વધુ પાથ ક્રિટિકલ બની શકે છે તેથી તમારે તે મુજબ તે કેસ સંભાળવો પડશે હવે ચાલો બીજો વિકલ્પ જોઈએ જે રિસોર્સસ ઉમેરવાનો છે ખાસ કરીને સ્ટાફ ના સભ્યો સખત મહેનત કરવા માટે કર્મચારીઓને દબાણ કરવાથી થોડી અસર થઈ શકે છે વધુ સકારાત્મક પગલું જરૂરી છે જેમ કે કેટલીક ક્રિટિકલ પ્રવૃત્તિ માટે ઉપલબ્ધ રિસોર્સસ માં વધારો કરવો તેથી અન્ય કયા રિસોર્સસ જરૂરી છે તમારે તે વધારવા પડશે ઉદાહરણ તરીકે ધારો કે તમે આવશ્યકતા વિશ્લેષણ કરી રહ્યા છો તમે જરૂરીયાતો એકત્રિત કરી ફેક્ટ ફાઈન્ડિંગ કરી રહ્યા છો તો પછી ઇન્ટરવ્યુ વપરાશકર્તાઓ માટે વધારાના એનાલિસ્ટ ફાળવણી કરીને આ પ્રક્રિયા ઝડપી કરી શકાય છે તમે ઇન્ટરવ્યૂ પ્રશ્નાવલિ સ્થળ નિરીક્ષણ રેકોર્ડ સમીક્ષા વગેરે જેવી વિવિધ તથ્યો શોધવાની તકનીકોને જાણો છો તેથી જો તમે ફેક્ટ એકત્રિત કરવા માટે ઇન્ટરવ્યૂ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છો તો પછી તમે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં મદદ કરવા માટે અન્ય એનાલિસ્ટ સ્ટાફ ને સોંપી શકો છો અથવા ફાળવી શકો છો જેથી સમયમર્યાદા માં પૂર્ણ થઈ શકે પરંતુ આ થવું અસંભવિત છે કોઈ વધારાના પ્રોગ્રામર ની ફાળવણી કરીને નાના મોડ્યુલ નું કોડિંગ ટૂંકાવી શકાય જુઓ એક પ્રોગ્રામર કોડિંગ કરી રહ્યો છે અને જો તમે કહો કે કોડિંગ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે હું બીજા પ્રોગ્રેમર અથવા બે પ્રોગ્રામરો ફાળવીશ જે પ્રવૃત્તિને ઝડપી બનાવવા માટે મદદ કરશે નહીં અને તે તેના બદલે પ્રતિકૂળ હોઈ શકે છે કારણ કે આયોજન ફાળવણી અને કૉમ્યૂનિકેશન માટે જરૂરી વધારાનો સમય વધુ હશે તેથી આને ટાળવું જોઈએ તેથી તમારે ન્યાયપૂર્વક વિચારવું પડશે કે વધારાના સ્ટાફ ની ફાળવણી કરીને કઈ પ્રવૃત્તિઓ ઝડપી કરી શકાય છે તેથી જ્યારે વધુ સ્ટાફ પ્રગતિને ઝડપી બનાવવા સક્ષમ છે આ એક અતિરિક્ત ભાવે હોવું જોઈએ જે મેં તમને પહેલાથી જ કહ્યું છે તમે વધુ સ્ટાફ સભ્યો લઈ શકો છો પરંતુ દેખીતી રીતે તેમાં વધુ ખર્ચ થશે આપણે પહેલાથી જ EV અર્ન્ડ વેલ્યુ Earned Value PV પ્લાન્ડ વેલ્યુ Planned Value SV શેડ્યૂલ વેરિએન્સ Schedule Variance CV કોસ્ટ વેરિએન્સ Cost Variance વગેરે વિશે ચર્ચા કરી છે તેથી જો આપણે આને EV ની દ્રષ્ટિએ વ્યક્ત કરીશું તો આપણે જોઈ શકીએ છીએ કે નકારાત્મક શેડ્યૂલ વેરિએન્સ ઘટાડી શકાય છે પરંતુ વધતા નકારાત્મક કોસ્ટ વેરિએન્સ ના ભાવે તેથી જો આપણે સ્ટાફ ના સભ્યોને ઉમેરીશું તો ગાણિતિક રીતે આપણે કહી શકીએ કે આ નકારાત્મક શેડ્યૂલ વેરિએન્સ ઘટી શકે છે પરંતુ નકારાત્મક કોસ્ટ વેરિએન્સ માં વધારો થશે હવે સહવર્તી રીસોર્સેસ નો ઉપયોગ વધારો તેથી રીસોર્સેસ નાં સ્તરો તેમને લાંબા સમય માટે ઉપલબ્ધ બનાવીને વધારી શકાય છે આમ કર્મચારીઓને વધારે કામ કરવાનું કહેવામાં આવી શકે છે જો સ્ટાફ દૈનિક કામ કરે છે જેમ કે 8 કલાક પછી તેમને વધુ સમય માટે કામ કરવાની વિનંતી કરવામાં આવી શકે છે કદાચ પ્રવૃત્તિના સમયગાળા માટે 2 કલાક અથવા 4 કલાક અને ઓવરટાઇમ દરમિયાન સંકળાયેલ રીસોર્સેસ પણ ઉપલબ્ધ થવા જોઈએ તેઓ સાંજે અથવા સપ્તાહના અંતમાં અથવા રજાઓ વગેરેમાં ઉપલબ્ધ થવા જોઈએ જ્યારે તેઓ અન્યથા અપ્રાપ્ય હોય છે બીજી રીત એ છે કે સ્ટાફ ને ક્રિટિકલ પ્રવૃત્તિઓમાં ફેરવવાનો પ્રોજેક્ટ મેનેજર ક્રિટિકલ પાથ પરની પ્રવૃત્તિઓમાં વધુ કાર્યક્ષમ સ્ટાફ ફાળવવા અથવા ક્રિટિકલ અને બિન ક્રિટિકલ પ્રવૃત્તિઓ વચ્ચે રીસોર્સેસ અદલાબદલ કરવાનું વિચારી શકે છે જેમ તમે જાણો છો ક્રિટિકલ પ્રવૃત્તિ અને બિન ક્રિટિકલ પ્રવૃત્તિ બે મોટી પ્રવૃત્તિઓ છે તેથી જો તમે અવલોકન કરો કે કેટલાક દિવસો પછી પ્રોજેક્ટ મોડો થઈ રહ્યો છે ક્રિટિકલ પ્રવૃત્તિઓમાં વિલંબ થઈ રહ્યો છે તો તમારે શું કરવું જોઈએ તમે બિન ક્રિટિકલ પ્રવૃત્તિઓમાંથી કેટલાક સ્ટાફ સભ્યોને ક્રિટિકલ પ્રવૃત્તિઓમાં સ્થાનાંતરિત કરી શકો છો અથવા અદલાબદલ કરી શકો છો જેથી તમે ક્રિટિકલ પાથ પ્રવૃત્તિઓની અંતિમ તારીખને પહોંચી વળો જ્યારે કોઈ પ્રોજેક્ટ ખરેખર એક્ઝિક્યુટ થાય છે ત્યારે ક્રિટિકલ પાથ બદલાઇ શકે છે કારણ કે પ્રવૃત્તિઓનો વાસ્તવિક સમયગાળો મૂળ અંદાજિત પ્લાન અને સ્ટાફ ની ફાળવણીમાં કદાચ અલગ થઈ શકે છે શરૂઆતમાં તમે ક્રિટિકલ પાથ બનાવ્યો છે તમે ઓળખી કાઢયું છે કે યોજનાનો ક્રિટિકલ પાથ શું છે પરંતુ ખરેખર જ્યારે પ્રોજેક્ટ ચાલે છે ત્યારે પ્રવૃત્તિઓ વાસ્તવિક અમલના સમય મુજબ ચાલે છે ક્રિટિકલ પ્રવૃત્તિઓના સમયગાળામાં ફેરફારો થઈ શકે છે અને તેથી ક્રિટિકલ પાથ બદલાઈ શકે છે તેથી જો ક્રિટિકલ પાથ ને તે મુજબ બદલવામાં આવે છે તો તે મૂળ અંદાજો કરતા અલગ હશે અને તમે મૂળરૂપે કરેલા સ્ટાફ ની ફાળવણી બદલાઈ શકે છે તેથી તે મુજબ તમારે આ પ્લાન બદલવો પડશે અને તમારે તે મુજબ રીસોર્સેસ નો અંદાજ કાઢવો પડશે અને તે મુજબ કર્મચારીને ચેતવણી આપવી જરૂરી છે કે તેઓ ક્રિટિકલ પાથ ની અવધિમાં આ પરિવર્તનને આધારે ક્રિટિકલ પ્રવૃત્તિઓમાં સ્થળાંતર કરવા માટે તૈયાર થાય સ્કોપ ઘટાડવાની પદ્ધતિ વિશે મેં તમને કહ્યું છે જો તમે જોશો કે ખરેખર પ્રોજેક્ટ માં વિલંબ થઈ રહ્યો છે આપણે બધા આયોજિત સ્કોપ ને પ્રાપ્ત કરી શકતા નથી તો આપણે શું કરી શકીએ આપણે સ્કોપ ઘટાડી શકીએ છીએ કાર્યનું પ્રમાણ સ્કોપ ઘટાડીને ઓછું કરી શકાય છે પરંતુ ક્લાયંટ સમય પર પ્રોજેક્ટ નો સબસેટ પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકે છે આનો અર્થ એ કે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ ની ચર્ચા દરમિયાન તમારે વિલંબ સાથે આખી એપ્લિકેશન ને એક જ વારમાં પહોંચાડવાને બદલે સ્ટેજવાઇઝ રીતે એપ્લિકેશન ના સૌથી ઉપયોગી ભાગો પહોંચાડવા સંમત થવું પડશે તેથી વિલંબ સાથે સંપૂર્ણ એપ્લિકેશન બનાવવા અથવા પહોંચાડવાને બદલે ક્લાયંટ ને સમયસર પ્રોજેક્ટ ના કેટલાક સબસેટ જોઈતા હોય છે અને અહીં એક વિકલ્પ પણ છે જે પ્રોજેક્ટ ને મૂળ ટ્રેક પર પાછો લાવશે જેમાં ગુણવત્તા ઘટાડવી પડશે કેટલીક ગુણવત્તા સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે સિસ્ટમ ટેસ્ટિંગ વગેરે ખૂબ ઓછા સમયને કારણે ઘટાડી શકાય છે પ્રોજેક્ટ ને અમલમાં મૂક્યા પછી 'લાઇવ' સિસ્ટમ પર વધુ સુધારાત્મક કાર્ય કરવામાં આવશે તેથી ગુણવત્તા ઘટાડીને પણ આપણે મૂળ ટાર્ગેટ પર પાછા જવા માટે પ્રયત્ન કરી શકીએ પરંતુ જો તમે ગુણવત્તા ઘટાડતા હોવ તો ગ્રાહકો કેટલીકવાર સંમત નહી થાય જો આપણે સિસ્ટમ ટેસ્ટિંગ અવગણીએ તો ગ્રાહક ખુશ નહીં થાય તેથી ત્યાં એક દ્વિધા છે ત્યાં એક છેલ્લો વિકલ્પ છે કે આપણે પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ પર ફરીથી વિચાર કરી શકીએ તેથી જો ક્રિટિકલ પ્રવૃત્તિઓ ટૂંકી કરવાનો આપણો પ્રયાસ અપૂરતો સાબિત થાય તો પછી આપણે શું કરવું જોઈએ આગળનું પગલું એ અવરોધો ને ધ્યાનમાં લેવાનું છે કે જેના દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ અન્ય પ્રવૃત્તિઓની પૂર્તિ માટે બાકી રહેલ છે તેથી મૂળ પ્રોજેક્ટ નેટવર્ક સંભવત આદર્શ પરિસ્થિતિઓ અથવા સામાન્ય કાર્યકારી પદ્ધતિઓ ધારીને બનાવવામાં આવ્યું છે આપણે બે મહત્વપૂર્ણ બાબતો ધારી છે કે પ્રોજેક્ટ આદર્શ પરિસ્થિતિઓ હેઠળ ચાલે છે અને સામાન્ય કામ કરવાની પદ્ધતિઓ નું પાલન કરવામાં આવે છે પરંતુ વ્યવહારમાં આમ થશે નહીં તેથી જ આપણે પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ પર પુનર્વિચાર કરવો પડશે ત્યાં પ્રોજેક્ટ ની ડિલિવરી ની તારીખને ટાળવી પડી શકે છે હવે સવાલ ઉભો થાય છે કે શું અનસ્ટાર્ટેડ પ્રવૃત્તિઓને ખરેખર અન્ય પ્રવૃત્તિઓ પૂર્ણ થવાની રાહ જોવી પડશે કે નહીં તેથી શું એવું શક્ય છે કે અંતમાં પ્રોજેક્ટ ડિલિવરી ની તારીખમાં વિલંબને ટાળવા માટે અનસ્ટાર્ટેડ પ્રવૃત્તિઓ ખરેખર અન્ય પ્રવૃત્તિઓ પૂર્ણ થવાની રાહ જોશે કેટલાક ઓર્ગેનાઇઝેશન માં યુઝર ટ્રેનિંગ આપતા પહેલા સિસ્ટમ ટેસ્ટિંગ પૂર્ણ કરવું સામાન્ય બાબત છે ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે કેવી રીતે પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ પર ફરીથી વિચાર કરી શકીએ સામાન્ય રીતે સિસ્ટમ ટેસ્ટિંગ યુઝર ટ્રેનિંગ આપતા પહેલા હોવી જોઈએ પહેલા સિસ્ટમ ટેસ્ટિંગ પૂર્ણ કરો પછી તમે યુઝર ટ્રેનિંગ આપી શકો છો તેથી તેનો અર્થ એ કે આ યુઝર ટ્રેનિંગ સિસ્ટમ ટેસ્ટિંગ પર આધારિત છે સિસ્ટમ ટેસ્ટિંગ પછી જ તમે ટ્રેનિંગ શરૂ કરી શકો છો પરંતુ જો તમારી પાસે સમય નથી તો પછી તમે શું કરી શકો પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે શું કરી શકાય છે આપણે સામાન્ય પ્રથામાં ફેરફાર કરવો પડશે અને પહેલા યુઝર ટ્રેનિંગ શરૂ કરવી પડશે અને પછી આ ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમે સિસ્ટમ ટેસ્ટિંગ કરી શકો છો તમે સામાન્ય પ્રથાને બદલી શકો છો તમે પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ માં ફેરફારને ધ્યાનમાં લઈ શકો છો તેથી હવે આપણે માનીશું કે ટ્રેનિંગ સિસ્ટમ ટેસ્ટિંગ પર આધારિત નથી તેથી પ્રથમ આ ટ્રેનિંગ આપી શકાય અને પછી સિસ્ટમ ટેસ્ટિંગ કરી શકાય પ્રીસિડેન્સ કન્સ્ટ્રેન્ટ ને દૂર કરવાની એક રીત એ છે કે કોઈ પ્રવૃત્તિને કોમ્પોનેન્ટ માં વિભાજીત કરવી કેટલાક કોમ્પોનેન્ટ જેમાં કોઈ કન્સ્ટ્રેન્ટ ન હોય તે તરત જ શરૂ થઈ શકે છે પ્રીસિડેન્સ કન્સ્ટ્રેન્ટ ને દૂર કરવાનો એક રસ્તો છે એ કે આપણે પ્રવૃત્તિ ને કોમ્પોનેન્ટ માં વહેંચી શકીએ જે તરત જ શરૂ થઈ શકે છે અને જે હજી પણ પહેલાની જેમ અવરોધિત છે તે અવરોધ હેઠળ છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે આપણે સિસ્ટમ સ્પેસિફિકેશન માંથી ડ્રાફ્ટ યુઝર હેન્ડબુક ફોર્મ તૈયાર કરવું પડશે અને પછીના ફેરફારો ને ધ્યાનમાં લેવા માટે પછીથી રીવીઝન કરવામાં આવશે આપણે અહીં શું કરી શકીએ આપણે ક્યાંથી ડ્રાફ્ટ તૈયાર કરી શકીએ આપણે તેને સિસ્ટમ સ્પેસિફિકેશન થી તૈયાર કરી શકીએ અને પછીના ફેરફારોને સમાવવા માટે તે પછીથી સુધારી શકાય છે જો આપણે કેટલાક કેસો માં પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ માં ફેરફાર કરવાનું નક્કી કરીએ તો શું થશે ગુણવત્તા માં ચેડા કરવામાં થઈ શકે છે અને આપણે ગુણવત્તા પર સમાધાન કરવાનો નિર્ણય લેવો પડશે તેથી આપણે ન્યાયપૂર્ણ નિર્ણય લેવો પડશે કે આપણે ગુણવત્તા સાથે સમાધાન કરી શકીએ કે નહીં ગ્રાહક ગુણવત્તા સાથે આ સમાધાન સ્વીકારી શકે કે નહીં જ્યારે આપણે પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ ને બદલી રહ્યા હોઈએ ત્યારે આપણે ગુણવત્તા સાથે સમાધાન કરી શકીએ કે નહીં તે આપણે ન્યાયપૂર્ણ નિર્ણય લેવો પડશે કામની પદ્ધતિઓમાં બદલાવ થી જોખમ વધે છે તે ડિગ્રી નું મૂલ્યાંકન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે મોડ્યુલ ની ડિઝાઇન પૂર્ણ થાય તે પહેલાં તેનું કોડિંગ કરવાનું પ્રારંભ શકાય છે સામાન્ય પ્રથા મુજબ પહેલા આપણે આવશ્યકતા વિશ્લેષણ કરવું જોઈએ પછી ડિઝાઇન કરવું પછી કોડિંગ કરવું અને પછી ટેસ્ટિંગ કરવું જોઈએ તેથી જો આપણે કહીએ કે પહેલા આપણે કોડિંગ શરૂ કરીશું અને પછીથી આપણે ટેસ્ટિંગ કરીશું પછી તમે જુઓ કે કઈ સમસ્યા આવી શકે છે તેથી સામાન્ય રીતે તે કરવું મૂર્ખામી માનવામાં આવશે કારણ કે અહીં ગુણવત્તા સાથે સમાધાન કરવું તે એક મૂર્ખામીભર્યો નિર્ણય હશે અને તેમાં જોખમ પણ હશે કારણ કે જો તમે પહેલા કોડિંગ કરી રહ્યા હો અને પછી ડિઝાઇન કરો જો અંતિમ ડિઝાઇન માં પરિવર્તન આવશે તો પછી શું થશે તમારે કોડ માં ઘણી બધી વસ્તુઓ ફરીથી કરવી પડશે જે સલાહભર્યું નથી તેથી જ પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ બદલતા પહેલા કૃપા કરીને કાર્યપ્રણાલી માં ફેરફારથી જે ડિગ્રી નું જોખમ વધે છે તેનું મૂલ્યાંકન કરો અહીં ડિઝાઇન પહેલાં કોડિંગ શરૂ કરવું એ એક જોખમી બાબત છે અને જો ડિઝાઇન બદલાય તો તમારે ઘણું બધુ ફરીથી કરવું પડશે અને ગુણવત્તામાં પણ સમાધાન થઈ શકે છે તેથી જ આપણે પ્રીસિડેન્સ રિક્વાયરમેન્ટ માં ફેરફાર કરતા પહેલા અથવા સામાન્ય પ્રેકટીસ માં ફેરફાર કરતા પહેલા ન્યાયીપૂર્વક વિચારવું જોઇએ તેથી હવે ચાલો આપણે ટ્રેક પર કેવી રીતે પાછા ફરવું તે વિશે આપણે શું અભ્યાસ કર્યો છે તેનો સારાંશ આપીએ પ્રથમ ગ્રાહક સાથે ડેડલાઈન વિશે વાતચીત કરો અને જો ક્લાયંટ ખુશ છે અને આપણે હજી વધુ કેટલાક દિવસો નો વિલંબ સહન કરી શકીએ પછી કોઈ સમસ્યા નથી જો તે સંમત ન હોય જો ડેડલાઈન અંગે વાટાઘાટો શક્ય ન હોય તો ઓવરટાઇમ કામ કરીને અથવા તમારા કર્મચારીઓને ઓવરટાઇમ કામ કરવાની મંજૂરી આપીને ક્રિટિકલ પાથ ટૂંકાવાનો પ્રયાસ કરો તમે બિન ક્રિટિકલ કાર્યથી લઈને ક્રિટિકલ પ્રવૃત્તિઓમાં સ્ટાફ ના સભ્યોની ફાળવણી પણ કરી શકો છો તમે વધુ સ્ટાફ ને નોકરી પર રાખી શકો છો અથવા ખરીદી શકો છો પ્રોજેક્ટ ને ટ્રેક પર પાછા લાવવા માટે તમે સ્કોપ ને પણ ઘટાડી શકો છો બીજો વિકલ્પ એ છે કે આપણે ગુણવત્તા ને ઘટાડી શકીએ જેથી ગુણવત્તા સાથે સમાધાન કરીને આપણે સમયસર પ્રોજેક્ટ પૂરો કરી શકીશું અને છેલ્લો વિકલ્પ એ છે કે જ્યાં પણ શક્ય હોય ત્યાં એક્ટીવીટી ડિપેન્ડેન્સી પર પુનર્વિચારણા કરી શકો છો જેથી પ્રવૃત્તિઓ ઓવરલેપ થઈ શકે જેથી એક પ્રવૃત્તિની શરૂઆત બીજી પ્રવૃત્તિ પૂર્ણ થવા પર આધારીત ન હોય પ્રવૃત્તિઓને વિભાજીત કરીને તમે એક્ટીવીટી ડિપેન્ડેન્સી ને બદલી શકો છો આ રીતે પણ તમે પ્રોજેક્ટ ને મૂળ લક્ષ્ય અથવા મૂળ ટ્રેક પર પાછા મેળવી શકો છો આ વિકલ્પો ને અનુસરીને અથવા આ પદ્ધતિઓનું પાલન કરીને લક્ષ્ય રેખાને પૂર્ણ કરવું શક્ય છે તેથી આ વર્ગમાં આપણે પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી છે જેનો ઉપયોગ કરવો જરૂરી છે જેમ કે ક્રિટિકલ પાથ પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવું જોઈએ અને આપણે પ્રવૃત્તિઓ જેમાં ફ્લોટ ન હોય તેને પ્રાથમિકતા આપવી જોઈએ અને આપણે એ પણ ચર્ચા કરી છે કે આપણે પ્રોજેક્ટ ને ટ્રેક પર કેવી રીતે લાવી શકીએ આપણે આ મુજબ સંદર્ભો લીધા છે ખુબ ખુબ આભાર